આ અમને એડવાન્સ ન્યુમેરીકલ ઈંટેગ્રેશન ના ત્રીજા વિભાગમાં લાવે છે તેથી કેટલાક ત્યાં ખૂબ જ ક્લેવર મેથ્સ છે આશ્ચર્યજનક રીતે ગૌસનો આભાર જે તમને 2 N 1 એક્યુરસી થી જવાબ આપવા સક્ષમ છે સમાન N પોઈન્ટના ઉપયોગથી તે અશક્ય લાગે છે તે કેવી રીતે શક્ય છે તેથી આગળની કેટલીક સ્લાઇડ્સ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સમાન N પોઈન્ટને રાખીને ઓર્ડર 2 N 1 ની એક્યુરસી કેવી રીતે મેળવી શકાય તેથી અમે તેને તબક્કાવાર જોઈશુ અત્યાર સુધી બધા મારી સાથે છો ને ઉદ્દેશ્ય એ છે કે ફંક્શનના ઈંટેગ્રેશનને શક્ય તેટલી સચોટ રીતે શોધવું જ્યારે હું આ ફંકશન ના એનાલીટીકલ ઈંટેગ્રેશન જાણતો નથી હવે ઈનર પ્રોડક્ટ તરીકે ઓળખાતુ કંઈક છે તેથી જો હું તમને અહીં બે વેક્ટર્સ આપું તો a અને b કહો તેમની વચ્ચે એંગલ થીટા છે આપણે બધા જાણીએ છીએ કે આ બે વેક્ટરનું ઈનર પ્રોડક્ટ છે તમે તેને શું લખશો વિદ્યાર્થી હવે તેથી લીનીયર એલ્જેબ્રાસની ભાષામાં હું આને રીતે લખીશ વેક્ટરની ભાષામાં હું આને બરાબર લખીશ બંનેનો અર્થ એક જ છે હવે તેથી આ વેક્ટરના ઈનર પ્રોડક્ટ વિશે છે ફંકશન્સ નુ ઈનર પ્રોડક્ટ કેવી રીતે આપણે ફંકશન્સના ઈનર પ્રોડક્ટ કેવી રીતે લઈએ તે કોંસેપ્ટ છે જેની આપણને અહીં વધુ જરૂર પડશે તેથી ડોટ પ્રોડક્ટ એલિમેન્ટ વાઈઝ ડોટ પ્રોડક્ટ તે એક ઇન્ટિગ્રલને જનરલાઈઝ બનાવે છે ઇન્ટિગ્રલ તેથી જો હું કહું કે બે ફંકશન્સ અને છે અને મને તેમનું પ્રોડક્ટ જોઈએ છે તેથી સીમ્બોલ છે અને તેની વલ્યુ આપવામાં આવે છે એ બરાબરને વેક્ટરના ઈનર પ્રોડક્ટના કિસ્સામાં તમારી પાસે તેનુ ઈનર પ્રોડક્ટ હોઈ શકે છે ધારો કે હું તમને બે નનઝીરો વેક્ટરનું ઈનર પ્રોડક્ટ પૂછું ધારો કે તે 0 છે તે તમને શું કહે છે તેમના વેક્ટર્સ એકબીજાને પર્પેંડીક્યુલર છે તેથી ઈનર પ્રોડક્ટ 0 જ્યારે બે વેક્ટર પોતે નનઝીરો હોય છે એટલે કે વેક્ટર એકબીજા માટે ઓર્થોગોનલ છે જો હું તમને કહું કે બે નનઝીરો ફંકશન્સમાં ઈનર પ્રોડક્ટ 0 છે તો તે જ ટરમીનોલોજી લાગુ પડે છે અમે કહીએ છીએ કે આ બે ફંકશન્સ એકબીજા માટે ઓર્થોગોનલ છે તેથી જો તો f અને g ઓર્થોગોનલ છે તમે હવે તેને સ્પેસમાં બે એરો તરીકે વિઝ્યુઅલાઈઝ કરી શકતા નથી પરંતુ તે પ્રાઈસ છે જે તમે એબ્સ્ટ્રેક્શન માટે ચૂકવી રહ્યા છો હવે તમે વેક્ટર્સથી ફંક્શન્સ સુધીના ડોટ પ્રોડક્ટ માટેનો વિચાર કર્યો છે અને તમે ઓર્થોગોનાલિટી વિશે વાત કરી શકો છો તેથી આ કહેવાતા ગૌસીય ક્વાડ્રેચર કે જેની આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ તે N ક્રમના પોલીનોમીયલ રચવાથી શરૂ થાય છે એવી રીતે કે તે N કરતાં ઓછા ક્રમના તમામ પોલીનોમીયલ માટે ઓર્થોગોનલ છે તેથી નોટીસ કરો કે k મેક્ષીમમ N 1 છે તમે k ને 0 લઈ શકો તેનો અર્થ એ કે ની એવરેજ 0 છે પછી હું લઉં છું તેથી તમે શું કરો છો કે તમે ઓર્ડર N નો પોલીનોમીયલ બનાવો છો જેથી તે પોલીનોમીયલ ના તમામ લોઅર ઓર્ડરમા ઓર્થોગોનલ હોય તમે આ કેવી રીતે કરશો અમે ફરીથી વેક્ટર સાથે આ પ્રોસેસ કેવી રીતે કરી હતી તેના પર પાછા જઈ શકીએ છીએ ધારો કે વેક્ટરમાં મેં તમને આના જેવા વેક્ટરનો સમૂહ આપ્યો છે ચાલો 3D સ્પેસમાં કહીએ ચાલો આપણે આ 3 વેક્ટર 3 ડાયમેન્શનલ સ્પેસમા કહેયે અને હું કહું કે આ 3 વેક્ટરને આધારે શું તમે 3 વેક્ટરનો સમૂહ બનાવી શકો છો જે બધા એકબીજા માટે ઓર્થોગોનલ છે તમે કરી શકો છો ગ્રેમસ્મીથ પ્રોસેસ તેથી ગ્રેમસ્મીથ પ્રક્રિયા તે છે જેને તમે અનુસરશો તમે એક વેક્ટરથી શરૂ કરો તેને પ્રથમ વેક્ટર લો બીજા વેક્ટરના પાર્ટની બાદબાકી પ્રથમ વેક્ટર સાથે તમને આગળનો વેક્ટર મળે છે અને તમે આ પ્રક્રિયાને N સ્ટેપ્સમાં પુનરાવર્તન કરો છો જે તમને N વેક્ટર મળે છે કે જે બધા એકબીજા સાથે ઓર્થોગોનલ છે તેથી જેમણે લીનીયર એલ્જેબ્રા કર્યું નથી તે ગ્રેમસ્મીથ આ કોન્સેપ્ટ ને રીવાઈઝ કરી શકો છો આ જ પ્રક્રિયા હું ફંક્શન પર લાગુ કરી શકું છું કારણ કે ડોટ પ્રોડક્ટ ઓર્થોગોનાલિટીનો કોન્સેપ્ટ ફંકશન્સને પણ યોગ્ય રીતે લાગુ પડે છે તેથી હું આ બધા સાથે શરૂ કરી શકું છું બરાબર તેથી ધારો કે હું લઉં અને હું તમને 1 થી 1 નું ઈંટર્વલ આપું તેથી ધારો કે ફંક્શન છે અને શું આ બે એકબીજા માટે ઓર્થોગોનલ છે ચાલો આપણે શોધી કાઢીએ તો જો હું આ કરું અને જવાબ છે વિદ્યાર્થી 23 તેથી આ બે ફંકશન્સ એકબીજા માટે ઓર્થોગોનલ નથી પરંતુ કોઈ સમસ્યા નથી હું આ ગ્રેમસ્મીથ પ્રક્રિયા લાગુ કરી શકું છું અને હું ફંક્શનનો સેટ મેળવી શકું છું જે પોલીનોમીયલ ફંક્શન છે જે એકબીજા માટે ઓર્થોગોનલ છે અલબત્ત આ થઈ ગયું છે અને આ પોલીનોમીયલ ઓ માટે ખૂબ સરસ નામ છે આ પોલીનોમીયલ ઓ કે જે તમને ઓર્થોગોનાલાઈઝેશન પછી મળે છે તેને લેજેંડ્રે પોલીનોમીયલ કહેવાય છે ઓર્થોગોનલ પોલીનોમીયલનું એક આખું સેટ અલગ અલગ નામો અને અલગ અલગ પ્રોપર્ટીઝ સાથે છે પરંતુ આઈડીયા એક જ છે જે ઓર્થોગોનાલિટી છે અત્યાર સુધી ખૂબ સારું તો સ્ટેપ 1 નો અમારો સમરી શું છે મેં પોલીનોમીયલ નો સેટ બનાવ્યો છે જે ઓર્થોગોનલ છે તેથી જો હું મારા N ને ફીક્સ કરું તો મેં અહીં બધા x માટે ઓર્થોગોનલ ને બનાવ્યું છે ઓકે હવે તેનો ઉપયોગ કેવી રીતે થશે ચાલો જોઈએ કે તે આપણને સ્ટેપ ૨ પર લઈ જાય છે કોઈ પ્રશ્ન હવે સ્ટેપ ટુ આ પોલીનોમીયલ ફંકશન્સ ના રુટ શું છે હું સ્પેસીફીક પ્રશ્ન નથી પૂછી રહ્યો ઠીક છે હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે આ Nth ઓર્ડર પોલીનોમીયલ ના રુટસ કેટલા હશે ફસ્ટ ઓર્ડર પોલીનોમીયલ કેટલા રુટ્સ અથવા શૂન્ય તમે તેને શૂન્ય કહી શકો તેના કેટલા રુટ્સ છે વિદ્યાર્થી મેક્સીમમ N મેક્ષીમમ N તેઓ રીપીટેડ રુટ્સ હોઈ શકે છે 2 એ બે વાર રીપીટ થાય છે તેથી ત્યાં N રુટ્સ છે રુટ્સ દ્વારા મારો અર્થ શું છે સ્થાનો જ્યાં ફંક્શન 0 થાય છે ન્યુમેરીકલ એનાલીસીસ મા એક સરસ પ્રમેય છે જે આપણે અહીં સાબિત નહીં કરીએ પરંતુ તે કહે છે કે ઓર્થોગોનલ પોલીનોમીયલ માટે રુટ્સ હંમેશા રીયલ અને ડીસ્ટીંક હોય છે આપણે તેનો ઉપયોગ કરીશું બરાબર તેથી ઓર્થોગોનલ માટે રીયલ અને ડીસ્ટીંક રુટ્સ તેથી તમારામાંથી કેટલાકને આશ્ચર્ય થશે કે આ ચર્ચા ક્યાં જઈ રહી છે તેથી યાદ રાખો કે આપણું ફંકશન્સ છે જે પોલીનોમીયલ નથી તે જનરલ ફંકશન્સ છે હવે આપણે કંઈક રસપ્રદ અજમાવવા માંગીએ છીએ અમે તેને ઓર્ડર 2N 1 ના પોલીનોમીયલ દ્વારા એપોર્ક્ષીમેટ કરવાનો પ્રયાસ કરવા માંગીએ છીએ તો ચાલો આપણે સીધા ઉદાહરણમાં જઈએ તેથી અહીંનું આ ઉદાહરણ ન્યુમેરેટર એ ઓર્ડર 3 જે ક્યુબિક પોલીનોમીયલ છે ડીનોમીનેટર એ પોલીનોમીયલ ઓર્ડર 2 છે તેથી આ વાસ્તવમાં એ છે જે હાઇસ્કૂલમાં કર્યું હોત તેને રેશનલ ફંક્શન નુ યુક્લિડિયન ડીવીઝન કહેવામાં આવે છે જો હું આ ડીવીઝન કરું તો આ ક્રમ 2 છે આ ક્રમ 3 છે કવોશંટ ક્રમ 1 હશે તેથી તે આ અહીં છે અને બાકી ડિગ્રી હશે વિદ્યાર્થી 1 1 આ કિસ્સામાં તેથી તે જ વસ્તુ અહીં લાગુ પડે છે મને એક પલ્સ મળશે મારી પાસે રીમેઈનડર છે પરંતુ અને ની વિશેષ પ્રોપર્ટીઝ શું છે q અને r તેમનો ઓર્ડર શું હશે N 1 કારણ કે મેં ઓર્ડર N ના પોલીનોમીયલ દ્વારા વિભાજિત કર્યું છે અને હું ફંકશનનો એપોર્ક્ષીમેશન 2N 1 નો ઓર્ડર ઇચ્છું છું તેથી તમે જે શ્રેષ્ઠ કરી શકો તે એ છે કે q એ N - 1ઓર્ડર તેથી N કરતાં ઓછો ઓર્ડર એટલે કે જો હું અહીં આ ફોર્મ્યુલા અહી મુકુ તો મને મળશે 2 N 1 ઓર્ડર નો એપોર્ક્ષીમેશન કારણ કે તે તમારો યુક્લિડિયન ડીવીઝન છે હવે તમને લાગે છે કે આગળ શું હશે વિદ્યાર્થી ડીનોમીનેટર દૂર કર્યો હા આ એક્સ્પ્રેશનમાં ડીનોમીનેટર રીમુવ કર્યો મેં અહીં બંને બાજુએ થી ગુણાકાર કર્યો તેથી મારી પાસે ક્વોશંટ અને રીમેંડર છે અમારો અંતિમ હેતુ શું હતો વિદ્યાર્થી ઈંટેગ્રેટ ફંકશન્સ ને ઈંટેગ્રેટ કરવુ તેથી અમે જોઈ રહ્યા હતા તે કેટલાક મેનિપ્યુલેશન કર્યા છે ચાલો આપણે ઈંટેગ્રેટ કરવાનો પ્રયાસ કરીએ અને જોઈએ કે શું થાય છે સ્ટેપ ૪ અમે આ એક્સ્પ્રેશનની બંને બાજુઓ પર ઈંટેગ્રેટ કરવા જઈ રહ્યા છીએ તેથી હું આ તમામ ને ઈંટેગ્રેટ કરવા જઈ રહ્યો છું યાદ રાખો કે આ ક્યારેય ઈંડેફીનેટ ઈંટેગ્રલ નથી આ હંમેશા ડેફીનેટ ઈંટેગ્રલ છે અમે ફક્ત ઈંડેફીનેટ ઈંટેગ્રલ વિશે જ વાત કરી રહ્યા છીએ ચાલો આપણે અહીં પ્રથમ ટર્મ જોઈએ ઠીક છે જ્યારે હું આ ને ઈંટેગ્રેટ કરીશ ત્યારે તમને શું લાગે છે કે જવાબ શુ હશે જવાબ 0 હોવો જોઈએ કારણ કે પોલીનોમીયલનો ઓર્ડર છે તેનો ઓર્ડર શું હતો વિદ્યાર્થી N 1 N 1 આ N 1 હતું તેથી હું તેને રીતે લખી શક્યો હોત અને જે થઈ રહ્યું છે તેને દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને ઈંટેગ્રેટ કરવામાં આવે છે પરંતુ આપણે આ કેવી રીતે બનાવ્યુ વિદ્યાર્થી ઓર્થોગોનલ ઓર્થોગોનલ દરેક ડિગ્રી તેના કરતા ઓછી છે તેથી તે આ આ અને આને આ બધા માટે ઓર્થોગોનલ છે તેથી આ ઈંટેગ્રેશન નુ પ્રથમ ટ્રમ ૦ થાય છે તેથી મારી પાસે આ ઈંટેગ્રલ બાકી છે હું હવે આ ને વધુ સરળ બનાવી શકતો નથી તેનો N - 1 ઓર્ડર નુ છે હવે હું બીજું કંઈ કરી શકતો નથી પણ આપણી પાસે શું છે અમારી પાસે N પોઈન્ટ છે જેના પર મારી પાસે મારા ફંકશન્સ નું ઈવેલ્યુએશન કરવાની શક્યતા છે ધારો કે હું તે N બિંદુઓનો ઉપયોગ કરવા માંગુ છું શું હું આ લખી શકું છું શું હું આને આપણે પહેલાથી શીખ્યા છે તેના સંદર્ભમાં વધુ સરળ બનાવી શકું શું હું માટે લેગ્રેન્જ પોલીનોમીયલ બનાવી શકું હું કરી શકું છું કારણ કે મારી પાસે માટે એક્સ્પ્રેશન છે તેથી હું q જાણું છું હું p જાણું છું હું r જાણું છું તેથી હું જાણું છું ડિગ્રી N 1 નો કોઈક પોલીનોમીયલ છે તેથી લેગ્રેન્જ પોલીનોમીયલ ની અગાઉ આપણે જે ચર્ચા કરી છે તેનો હું ઉપયોગ કરી શકું છું તેથી આ યોગ્ય રીતે ઈંટેગ્રેટ કરો તો આ ઈંટેગ્રલ શું હશે ફરીથી ખૂબ જ સરળ i એ 1 થી N છે પ્રથમ ટર્મ શું હોવું જોઈએ હું ફંક્શન r ને ઈંટેગ્રેટ કરી રહ્યો છું તેથી પ્રથમ ટર્મ એ હોવો જોઈએ કે હું તે ઈંટેગ્રેશન સૂત્રનો ઉપયોગ કરી રહ્યો છું જે મેં મેળવ્યું હતું ક્વાડ્રેચર નિયમ જે મેં લેગ્રેન્જ પોલીનોમીયલ માટે મેળવ્યો હતો પ્રથમ ટર્મ નુ r હોવુ જોઈએ અમુક નોડ પર ફંક્શનનુ વેલ્યુ અને તેનો ગુણાકાર કોના દ્વારા વિદ્યાર્થી વેઈટ્સ તેથી વેઈટ્સ ફંકશન પર આધારિત નથી તેથી યાદ રાખો કે આ વેઈટ્સ પૂર્વ ગણતરી દ્વારા આપવામાં આવ્યા હતા તેથી સમય ઘટ્યો હતો તેથી હું આનુ ઈંટેગ્રલ ઇચ્છતો હતો અને હું કોઈક રીતે અન્ય ફંક્શનની વધેલી કિંમત સાથે છું તેથી શું આપણે સ્થાનો સ્પષ્ટ કર્યા છે ના અમે તેને છોડી દીધું છે તો ચાલો હવે યુક્તિઓનું અંતિમ કાર્ડ રમીએ જે સ્ટેપ ૫ છે જો N પોઈન્ટ રુટ્સ તરીકે પસંદ કરવામાં આવે તો તો હું શું કહી શકું તેની કિંમત શું હશે સાચુ તે હશે કારણ કે તે નુ રુટ છે તેથી આ અને આને એકસાથે મુકતા બરાબર છે હવે હું આનો અહીં ઉપયોગ કરીશ પરંતુ હું ને આનાથી બદલી શકું છું હું તેથી કોઈપણ રીતે આ x નું એપ્રોક્ષીમેશન હતું તેથી આ આવું બનશે ચાલો આ એપ્રોક્ષીમેટલી મેળવીએ તો શું આ ક્વાડ્રેચર નિયમ જેવું લાગે છે હા તે ક્વાડ્રેચર નિયમ જેવું લાગે છે શા માટે કારણ કે નોડ વેલ્યુ આપેલ છે વેઈટ્સ આપવામાં આવે છે જે ઈન્ડેપેંડંટલી ગણવામાં આવે છે તેથી મને એક ક્વાડ્રેચર નિયમ મળ્યો છે કારણ કે ગૌસ અને લેંગેડ્રે બંનેની અત્યંત ચતુરાઈને કારણે ગૌસ લેંગેડ્રેનું નામ પડ્યુ છે તેથી તમારી પાસે ગૌસ લેંગેડ્રે ક્વાડ્રેચર નિયમ છે જે 2N 1 ઓર્ડર કરવા માટે એક્યુરેટ રીઝ્લ્ટ આપે છે શું હતું આ ખૂબ જ સારું પરિણામ મેળવવા માટે તમારે શુ કરવુ પડ્શે આપણે ને શોધવુ પડશે પરંતુ તે 1 સમયનો તુક્કો છે અન્ય કોઈ કે જે મારે શુ કરવુ પડ્શે વિદ્યાર્થી સર N ની વેલ્યુ હશે N નું મૂલ્ય હશે વિદ્યાર્થી હાઈ N નું મૂલ્ય વધુ હશે N નું કોઈ વેલ્યુ તમારા પર નિર્ભર નથી જો તમે મને કહો કે મારી પાસે માત્ર 4 પોઈન્ટ પર જ ફંક્શનની ઍક્સેસ છે તો તમે બનાવશો તમારે કેટલી ચોકસાઈ જોઈએ છે તે તમારા હાથમાં છે પરંતુ જ્યારે તમે N બરાબર 4 પસંદ કરો છો ત્યારે તમારો જવાબ કેટલા ઓર્ડરમા એક્યુરેટ મળશે ઓર્ડર 2 N 1 જે છે વિદ્યાર્થી 7 7 અગાઉના હાઈસ્કૂલના અભ્યાસમા અમારો જવાબ માત્ર 3 ઓર્ડર આપવા માટે એક્યુરેટ હતો N બરાબર 4 માટે કારણ કે અગાઉ અમે N પોઈન્ટ સાથે જે કહ્યું હતું તે હું ડિગ્રી N 1 નો પોલીનોમીયલ ફિટ કરી શકું છું તેથી મારો જવાબ જો હું તમને N ને 4 ની બરાબર આપું તો તમારો જવાબ શ્રેષ્ઠ છે કે તમે અંદાજિત ક્યુબીક ફંકશન ઈંટેગ્રેટ કરી શકો છો હવે તમે 4 પોઈન્ટ સાથે કહી રહ્યા છો કે તમે 7મો ઓર્ડર પોલીનોમીયલ કરી શકો છો તમારે જે કિંમત ચૂકવવી પડશે તે એ છે કે ફંકશનનું મૂલ્યાંકન ક્યાં કરવું તે અંગે તમારી પાસે પસંદગી નથી તમે ને નું રુટ બનવા માટે પસંદ કરવાની ફરજ પાડી છે તમે એમ કહી શકતા નથી કે હું h અંતરે મારા અંતરાલને એકસરખી રીતે ચોપ અપ કરીશ તમે એ ના કરી શકો તમારે તેના ના રુટ્સનો ઉપયોગ કરવો પડશે અન્યથા શું થાય છે આ પ્રોપર્ટીઝ સાચી નહીં રહે પરંતુ તે ચૂકવવા માટે નાની કિંમત છે તેથી આ ગૌસ લેંગેડ્રે ક્વાડ્રેચર નિયમોના કિસ્સામાં અને બંને પ્રે ક્મ્પ્યુટેડ છે ત્યાં મેથેમેટીકલ છે MATLAB પાસે C છે તે ફક્ત તેમને ઉપયોગ કરો તેઓ તમને x's અને w's નો સેટ આપશે તેથી અમે આ ક્વાડ્રેચર નિયમોનો વ્યાપકપણે ઈંટ્રેગ્રલ સમીકરણમાં ઉપયોગ કરીશું ગૌસીયન ક્વાડ્રેચરનો આઈડીયા કે જેનો આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે તેને સમજવા માટે આપણે શું કરીશું તે માટે આપણે એક સરળ ઉદાહરણ લઈશું અને મેં જે ઉદાહરણ લીધું છે તે ફંક્શન છે અને ઈંટર્વલ છે 1 થી 1 તેથી ક્વાડ્રેચરના નિયમના કેટલા બિંદુઓ મને જોઈએ છે તેની પસંદગી મારા પર છે તેથી ઉદાહરણ તરીકે આ પ્રથમ ગૌસ લેંગેડ્રે પોલીનોમીયલ અથવા લેંગેડ્રે પોલીનોમીયલ છે આ સેકંડ છે અને આ છે તેથી ચાલો જોઈએ કે તેઓ એકબીજા માટે ઓર્થોગોનલ છે કે કેમ તેથી જો હું અને નુ ઈનર પ્રોડક્ટ લઉં તો મને મળે છે અને તમે જોઈ શકો છો કે આ 0 થશે ચાલો આપણે લઈએ અને તેથી હું મેળવવા જઈ રહ્યો છું તેથી અને તમે જોઈ શકો છો કે આ પણ 0 હશે તેથી આ આપણને બતાવે છે કે આ આપણા પોલીનોમીયલ એ ખરેખર ઓર્થોગોનલ છે અને આપણે ત્રણ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ ઈંટેગ્રલનુ મૂલ્યાંકન કરવાનું બાકી છે તે કરીશુ તેથી પ્રથમ ઉદાહરણ તરીકે હશે મારો મતલબ છે કે આપણે શું મેળવવાનું છે તે જાણવા માટે તમે ચોક્કસ ગણતરી કરી શકો છો તેથી ને ઈંટેગ્રેટ કરો તે પોલીનોમીયલ ફંકશન છે તેથી તેને ઈંટેગ્રેટ કરવું ટ્રાઈવલ છે તેથી મને આ મળશે ચાલો આપણે થોડું વધુ જટીલ ગણતરી કરવાનો પ્રયાસ કરીએ પરંતુ ઈંફેરીયર નિયમનો ઉપયોગ કરીએ જે ટ્રેપેઝોઈડલ નિયમ છે એક્સ્ટેંડેડ ટ્રેપેઝોઈડલ નિયમ તેથી અહીં પોઈન્ટ વચ્ચેનું અંતર 1 થી 1 વચ્ચે 3 પોઈન્ટ છે તેથી મારુ h અંતર ખરેખર 1 ની બરાબર છે તેથી 3 પોઈન્ટ ટ્રેપેઝોઈડલ નિયમ મને આપશે તેથી આને ઈવેલ્યુએટ કરતા ૫કરવામાં આવે છે તેથી જો મેં 2 પોઈન્ટનો નિયમ પસંદ કર્યો છે તો N બરાબર 2 છે હું જે ફંક્શન લેવા જઈ રહ્યો છું તેથી હું પહેલેથી જ નોડ્સ જાણું છું જેનો અર્થ થાય છે આ ફંક્શન જુઓ તમે જોઈ શકો છો કે આ પોલીનોમીયલ ના રુટ્સ છે અને કેટલીક વધારાની માહિતીની જરૂર છે તે વેઈટ્સ છે આ કિસ્સામાં હું તમને વધારાની માહિતી આપીશ કે વેઈટ્સ બંને 1 ની બરાબર છે સામાન્ય રીતે તે હોવું જરૂરી નથી અને તમારે તેની કાળજીપૂર્વક ગણતરી કરવી પડશે તેથી ચાલો અહીં આનું મૂલ્યાંકન કરીએ તેથી હું સમ મેળવવા જઈ રહ્યો છું તે મારું જનરલ ફોર્મુલા છે તેથી તે થશે અને આ મને આ આપશે અને અમે આનું ઈવેલ્યુએશન સરળ રીતે કરી શકીએ છીએ તેથી અને તમે ગણિત દ્વારા કામ કરી શકો છો આ કિસ્સામાં પણ તમને 4 જવાબ મળશે તેથી ચાલો આપણે અવલોકન કરીએ કે અમે જે કર્યું તે માત્ર 2 પોઈન્ટ ગૌસ ક્વાડ્રેચર નિયમનો ઉપયોગ કરીને હું ચોક્કસ જવાબ 4 મેળવવામાં સક્ષમ હતો આનાથી આપણને આશ્ચર્ય ન થવું જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે 2 પોઈન્ટ ગૌસ ક્વાડ્રેચરનો નિયમ 2 N 1 ઓર્ડર કરવા માટે સચોટ છે અને આ કિસ્સામાં N એ 2 છે તેથી અહીં આપેલ ફંકશન માટે 3 ઓર્ડર માટે આ સચોટ છે તે ક્યુબીક પોલીનોમીયલ છે તેથી મને સાચો જવાબ મળ્યો તે આશ્ચર્યજનક નથી કારણ કે બધી શરતો સંતોષાય છે તેથી આ ફક્ત તમને બતાવે છે કે તમે આ કિસ્સામાં માત્ર 2 ફંકશન ઈવેલ્યુએટ કરીને એજ જવાબ મેળવી શકો છો જો તમે થોડો ઈન એક્યુરેટ ક્વાડ્રેચર નિયમનો ઉપયોગ કરો છો તો 3 પોઈન્ટ મૂલ્યાંકન પણ તમને ખોટો જવાબ આપે છે તેથી આશા છે કે આ ક્વાડ્રેચર નિયમનો બરાબર ઉપયોગ કરવાના મહત્વને તમે સમજ્યા હશો તેથી આ અમને ન્યુમેરીકલ ઈન્ટેગ્રેશન અથવા ક્વાડ્રેચર પરના આ મોડ્યુલનો અંત આવે છે કારણ કે તે વધુ પોપ્યુલર છે